કેટલાક સિમ્યુલેશન કેટલાક સ્ક્રિપ્ટીંગનો સમય છે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પરના કોઈપણ અક્ષાંશ પર આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર દૈનિક ઉર્જાની ઘટનાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર કોઈપણ જગ્યાએ અક્ષાંશ પર સ્થિત નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર દૈનિક ઉર્જાની ઘટનાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું અમે ઘણા બધા સમીકરણો જોયા છે અમે આ બધા સમીકરણોને એકીકૃત કરવાનો પ્રયત્ન કરીશું અને ક્રમમાં એક સ્વરૂપમાં મૂકીશું જેથી તે તમને પીવી પેનલ્સની ડિઝાઇન અને કદ બદલવામાં પાછળથી મદદ કરશે અમે સ્ક્રિપ્ટીંગ માટે ઓક્ટેવનો ઉપયોગ કરીશું અને સિમ્યુલેશન ચલાવવાનો પ્રયત્ન કરીશું અને દિવસની તુલનામાં દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકના પ્લોટને જોઈ શકીશું જેથી તમે જાણો છો કે કેવી રીતે ઉપલબ્ધ ઉર્જા કાર્ય વર્ષ દરમિયાન છે મારી પાસે અહીં એક ટેક્સ્ટ ફાઇલ છે એક ખાલી ટેક્સ્ટ ફાઇલ નું નામ ઇરેડ છે એમ તરીકે બદલી રહ્યો છું ઇરેડિયેશન ડોટ એમ માટે ટૂંકું ઇરેડ તે એક એમ ફાઇલ છે સ્ક્રિપ્ટ ફાઇલ જે ઓક્ટેવ અથવા એમએટીએલબીમાં એક્ઝેક્યુટ કરી શકાય છે અને પછી હું તે ફાઇલ સ્ટોર કરું છું તે ફાઇલને પીવી સીમમાં સેવ કરીશ તે સ્ક્રેચપેડ ફોલ્ડર છે તેથી ચાલો હવે આપણે આ ફાઇલ રચવાનું શરૂ કરીએ સ્ક્રિપ્ટો લખો ચાલો પ્રથમ હેડર ટિપ્પણીઓ કરીએ તેથી આ બધી આદેશ ફાઇલો છે કારણ કે તમે અહીં જોઈ શકો છો આ વર્ણન એ છે કે આ ફાઇલ અક્ષાંશ અને દિવસની સંખ્યાને જોતા આડા નમેલા સપાટી પર ઘટના ઉર્જાની ગણતરી કરે છે જ્યાં એન વાસ્તવિક નંબર છે અને હું ફક્ત બિન લીપ વર્ષ ધ્યાનમાં લઈ રહ્યો છું અને હું બદલે અક્ષાંશ ક્યૂ મદદથી છું φ કારણ કે હું φ લખી શકતો નથી અને ટેક્સ્ટ ફાઇલમાં ASCII તે ડિગ્રી હશે અને અમે પછીથી રેડિયન માં રૂપાંતરિત કરશું તેથી પ્રથમ આદેશો સ્ક્રીનને સાફ કરશે અને પછી બધા ચલો સાફ કરશે અને પછી હવે ઇનપુટ્સ લઈએ તેથી ઇનપુટ્સ લેવા માટે પહેલા આપણે તે સ્થાનનો ઉલ્લેખ કરવો પડશે તેથી આ સ્થાન ફરીથી કમેન્ટ ફાઇલ છે અક્ષાંશ એ વિષુવવૃત્તની દિશામાં 12 ડિગ્રી 58 મિનિટ છે અને આ બેંગ્લોરનું અક્ષાંશ છે તે ભારતીય વિજ્ઞાન સંસ્થા છે બેંગ્લોર પાસે આ અક્ષાંશ છે તેથી મેં હમણાં જ લીધું છે કે તમે તમારી પસંદગીના અન્ય અક્ષાંશ અથવા સ્થાનિકતાને પણ પસંદ કરી શકો છો તેથી ક્યૂ 12 97 58 મિનિટ દશાંશમાં છે 0 97 અને આ ડિગ્રીમાં વ્યક્ત થાય છે આપણે તેને રેડિયનમાં કન્વર્ટ કરવાની જરૂર છે કારણ કે બધા ડિગ્રી એકમોને રેડિયન એકમો એસઆઈ એકમો રૂપાંતરિત કરવું હંમેશાં વધુ સારું અને અનુસરણ સિસ્ટમમાં અને પરિણામ જે અનુસરશે તે સુસંગત રહેશે આગળ મેં ક્યૂને રેડિયન Q Q x Π80 Π80 માં રૂપાંતરિત કર્યું એ ડિગ્રીથી રેડિયન્સમાં રૂપાંતર છે તેથી હવે હું સ્થાવરોની સૂચિબદ્ધ કરું છું અત્યારે માત્ર એક જ સતત ભાગ છે તે LSC LSC એ સરેરાશ સૌર સ્થિરતા છે જે મીટર ચોરસ દીઠ ૧ ૩૭ કિલોવોટ છે અને મેં તે લખ્યું છે અને હવે ચાલો વર્ષના બધા દિવસો પર ઉષ્મા અને ઉર્જાની ગણતરી શરૂ કરીએ તેથી આપણે એક પછી એક લેવાનું છે ચાલો આપણે કહીએ કે આપણે દિવસનો પ્રથમ નંબર લઈએ છીએ n 1 અને H0 ની ગણતરી કરીશું પછી બીજા નંબરના દિવસે H0 ની ગણતરી કરીશું તેથી બધા 365 દિવસ આપણે H0 ની ગણતરી કરીશું અને તેને એક એરે તો ચાલો આપણે લૂપ માટે જોઈએ અને આ લૂપ ગણતરીનું આ કામ કરશે તેથી અહીં જો તમે જુઓ n 1 થી 365 માટે અને n આ દિવસના નંબર લૂપ માટે લૂપની અંદર શું આવવું જોઈએ તો ચાલો લૂપની અંદર જોઈએ કે આપણી પાસે શું છે ચાલો આપણે ઘટીને ગણતરી કરીએ ઘટીને કેવી રીતે ગણતરી કરવી તે આપણે જાણીએ છીએ તો ચાલો આપણે ટી પર કહીએ વેરીએબલ ટી એ 2ΠN - 80365 ની બરાબર છે અને પછી આપણે અધ્યતન સંબંધનો ઉપયોગ કરીએ છીએ જેનો આપણે અભ્યાસ કર્યો છે ડી ડેલ્ટા એ ઘટાડો હતો પરંતુ હું ડેલ્ટાનો ઉપયોગ કરી શકતો નથી તેથી હું ડીક્લિનેશન માટે ડી નો ઉપયોગ કરીશ 23 45 Sin અથવા Sin 2Π365 અને આ મૂલ્ય ડિગ્રીમાં છે તેથી હું કન્વર્ટ કરવા માંગુ છું તે રેડિઅન્સમાં આવે છે અને હું આ પરિબળ Π 180 નો ઉપયોગ કરી રહ્યો છું હવે ઘટાડો રેડિયન્સમાં વ્યક્ત થયો છે આગળ હું એક્સ્ટ્રા પાર્થિવ ઇનસોલેશન સ્કેલ ફેક્ટર kLSC ની ગણતરી કરીશ અમારી પાસે LSC છે અમને kLSC ની જરૂર છે અને તે 1 0 033 Cos 2Π N365 નો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે હું એન ને જાણું છું કારણ કે એન એ ઇનપુટ છે એટલે કે તે એક લૂપ ઇનપુટ છે અને આપણે કે ની ગણતરી કરી શકીએ છીએ તે પછી હું કલાકના એંગલની ગણતરી કરીશ તો કલાકનો એંગલ એ Cos છે તે Cos 1 - tan ϕ tan 𝛿 તો tan Q tank 𝛿 અને તમને કલાકનો એંગલ મળશે આ પછી H0 ની ગણતરી કરવામાં આવશે દિવસ નંબર એન માટે H0 તેથી જો તે 1 હોય તો તે H0 H0 H0 આ હશે અમે જાણીતા સમીકરણનો ઉપયોગ કરીએ છીએ 24 k LSC Π X Cos ϕ Cos Sin ωsr ωsr Sin ϕ Sinϕ હવે આ તમને દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકમાં H0 આપશે આપણે દિવસના વેરીએબલમાં પણ મૂકીશું બીજો એરે ડે નંબર જેથી આપણે H0 ને દિવસ નંબરના ફંકશન તરીકે પ્લોટ કરી શકીએ પછી આગળ આપણે પરિણામો બતાવવાની જરૂર છે અને ચાલો કાવતરું કરીએ તેથી અમે શું કાવતરું કરીએ છીએ આપણે H0 વિરુદ્ધ દિવસો x અક્ષ પરના દિવસો y અક્ષ પર H0 અને પછી આપણી પાસે ગ્રીડ હશે X લેબલ કલાક વાય લેબલ અને શીર્ષક લેબલ બનાવીશું તેથી આ આપણી સરળ સ્ક્રિપ્ટ ફાઇલ પૂર્ણ કરશે જે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉર્જાની ઘટના દૈનિક ઉર્જાની ઘટનાની ગણતરી કરશે અને આપણે સમર્થ હોવા જોઈએ વર્ષના દરેક દિવસ માટે ગણતરી થયેલ આ મૂલ્યનાં પરિણામો જોવા તેથી હવે આપણે આ ફાઈલને સંગ્રહિત કરીશું અને તે જ છે અને આપણી પાસે કાર્ય કરવા માટે સ્ક્રિપ્ટ ફાઇલ તૈયાર છે હવે આપણે ઓક્ટેવ ખોલીશું હું ઓક્ટેવ પર ક્લિક કરીશ ઓક્ટેવ ખુલ્લું છે ઓક્ટેવ સ્ક્રીન પર ખુલે છે હું આ કાર્યસ્થળને સાફ કરીશ અને રુચિના ફોલ્ડરમાં ખસેડીશ જેથી pv sim આ તે જગ્યા છે જ્યાં મેં ફાઇલો રાખી છે અને હું ઇરેડ કહીશ હવે તે સ્ક્રિપ્ટ ફાઇલને એક્ઝેક્યુટ કરશે જે આપણે હમણાં જ લખ્યું છે અને આપણે આ મેળવીશું તેથી તમે જુઓ છો કે આ H0 વર્ષના દરેક દિવસ માટે ગણતરી દીઠ મીટર ચોરસ દીઠકિલોવોટ કલાક છે જ્યાં એક્સ અક્ષ એ દિવસનો નંબર છે તેથી દિવસની સંખ્યા એક બે ત્રણ છે અને ક્યાંક અહીં એંસી છે આપણે એંસી માટે ગણતરી કરી હતી તે યાદ રાખો કે તે 10 54 છે અને આ તે એક જ ગણતરી છે અને તેથી વધુ 100 200 300 365 આ એવા મૂલ્યો છે જે તમે H0 માટે ગણતરી કરી રહ્યા છે આ આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ માટે છે આ તેના જેવો દેખાશે અવલોકન કરો કે આ ઉર્જા લગભગ 8 25 થી વધુમાં વધુ 10 7 અથવા તેથી વધુની આસપાસ બદલાય છે તેથી આ એક સુંદર વિશાળ સ્વિંગ છે તેથી તમે જુઓ છો કે જાન્યુઆરી દરમિયાન નવેમ્બર ડિસેમ્બર દરમિયાન આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉપલબ્ધ ઉર્જા ઓછી છે અને ઉનાળાના માર્ચના અયનકાળના મહિનામાં જૂન દરમિયાન મધ્ય વર્ષ દરમિયાન તમે જોશો કે ઉપલબ્ધ ઉર્જા વધારે છે જો કે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ગણતરી અને ઉર્જાના પ્લોટ આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉપલબ્ધ ઉર્જા એ અક્ષાંશ માટે છે અને તે વાતાવરણીય પ્રભાવ વિના છે અમે ટૂંક સમયમાં વાતાવરણીય અસરો વિશે પણ ચર્ચા કરીશું હું સ્ક્રિપ્ટ ફાઇલમાં લાંબા સમય સુધી કેટલાક ફેરફારો શામેલ કરીશ જેથી આપણે નમેલા સપાટીઓને પણ નિયંત્રિત કરી શકીશું જેથી નમેલી સપાટી પરની ઘટના ઉર્જાનું મૂલ્યાંકન કરીશું તો પહેલા હું આ લાઇનને સમાવીશ તેથી મેં જે કર્યું તે B Q સુયોજિત થયેલ છે તેનો અર્થ એ છે કે ß નમેલું કોણ ϕ અક્ષાંશ કોણની બરાબર સેટ થયેલ છે હું B નો પ્રસ્તુત કરવા માટે ઉપયોગ કરી રહ્યો છું તે ß સ્થાનના ક્ષિતિજ વિમાનને ધ્યાનમાં રાખીને નમવું કોણ નમવું અને હમણાં હું તેને એક નિશ્ચિત કોણ Q પર સેટ કરીશ જે અક્ષાંશ કોણ છે આગળ મારે અહીં નમેલી સપાટી માટે ωsrt સૂર્યોદય કલાકોના એંગલનો અંદાજ કાઢવા માટે કેટલીક લાઇનો બે લીટીઓ શામેલ કરવાની જરૂર છે તેથી તે ખરેખર ક્ષિતિજનો સૂર્યોદય કલાકનો કોણ અને નમેલા ક્ષિતિજનો સૂર્યોદય કલાકનો કોણ છે તો ચાલો આ બે લીટીઓનો સમાવેશ કરીએ તો આ લીટી અહીં નમેલા ક્ષિતિજ ωsrß નો સૂર્યોદય કલાકોનો કોણ છે જે Cos 1 tan ϕ - ß x tan ᵟ ની બરાબર છે અને અહીં આ બીજી લાઇન એ ωsrt છે નમેલી સપાટીની ωsrt છે જે લઘુત્તમ ωsr અને ωsrß છે તેથી આપણે Hot નું મૂલ્યાંકન કરવા માટે આ જ વાપરીશું હવે હવે આપણે Hot નો સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું આપણી પાસે H0 છે આપણે ગરમ પણ મેળવીશું અને તે સમીકરણ આ Hot 24 kLSC Π Cos ϕ ß જેવું Q-B Cos Sin ωsrt તરીકે લખાયેલું છે આ નમેલી સપાટી ωsrt સૂર્યનો સૂર્યોદય કલાકોનો કોણ છે Sin ϕ - ß written as Q-B માં Sin ᵟ માં લખેલું છે હવે આ આપણને ઉર્જાના બનાવટનું મૂલ્યાંકન આપશે જે એંગલ બીટાથી નમેલું છે પછી ડિસ્પ્લેના પરિણામો પર આવીને અમારી પાસે દિવસો વિરુદ્ધ H0 છે અમને Hotવિરુદ્ધ દિવસોની પણ જરૂર રહેશે અને પછી અમે H0 અને Hot તરીકે થોડો બદલીશું તો આ આપણી નવી એડિટેડ ફાઇલ સ્ક્રિપ્ટ ફાઇલ હશે આપણે તેને સેવ કરીશું અને પછી આ અહીં સેવ કરેલી ફાઇલ હશે હવે આપણે ઓક્ટેવ પર જઈશું આપણે ઓક્ટેવ ખોલીશું હું ઓક્ટેવ વર્કસ્પેસ સ્ક્રીનને સાફ કરીશ અને પછી pvsim ફોલ્ડર પર જાઓ અને ત્યાં જ irrad m સ્થિત થયેલ છે હવે આપણે સ્ક્રીપ્ટ ચલાવીશું ફાઇલ એરેડ હવે તે આ ગ્રાફમાં પરિણમશે તેથી હું તેને ખોલીશ તેને ઝૂમ કરીશ તો આ આપણને બે ગ્રાફ આપે છે બ્લુ લાઈન અને ગ્રીન લાઇન તેથી વાદળી વળાંક તમે પહેલેથી જ જોયું હશે કે H0 નું પ્રતિનિધિત્વ કરે દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકમાં છે લીલી રેખા Hot નુ પ્રતિનિધિત્વ કરી રહી છે નમેલી સપાટી પર ઉર્જાની ઘટના છે નિરીક્ષણ કરો કે લીલા વળાંક Hot વાદળી વળાંક કરતાં વધુ સારી છે કારણ કે Hot તમને આખા વર્ષમાં 1 થી 365 દિવસ નંબર 1 થી 365 આખા વર્ષમાં આપે છે જે ફ્લેટ પ્લેટ કલેક્ટર પર વધુ એક સમાન ઘટના ઉર્જા છે નમેલું છે બ્લુ લાઇન Hot સાથે સરખામણી કરો જ્યાં ફ્લેટ પ્લેટ કલેક્ટર આડી મૂકવામાં આવે છે તેથી મહત્તમ ઉર્જા બાદબાકી અહીં લઘુતમ ઉર્જા એ લહેરિયાં જે એચ લહેરિયું હશે તે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટરની સ્થિતિમાં મહત્તમ ઉર્જાના ઘટાડાની સપાટીની મીન ઉર્જાની તુલનામાં મોટું છે તેથી તે આવશ્યક બને છે કે આપણે સપાટીને યોગ્ય કોણ પર યોગ્ય રીતે ઝુકાવવાની જરૂર છે જેથી તમને સૂર્યથી ઉર્જાનો ઉત્તમ સંગ્રહ મળે અમે ટૂંક સમયમાં જોશું કે ઝુકાવનું શ્રેષ્ઠ કોણ ß શું હશે જે આપેલ અક્ષાંશ માટે આપવું જોઈએ ચાલો હું આ સ્ક્રિપ્ટ ફાઇલને વધુ સંશોધિત કરું જેથી આપણે નમેલા કોણમાં સતત વિવિધતા શામેલ કરી શકીએ જેથી આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ કે કયો શ્રેષ્ઠ ઝુકાવ હશે તેથી હવે અહીં હું એક વાક્ય રજૂ કરીશ મેં Bmax અથવા ßmax રજૂ કર્યું છે નમવું કોણ મહત્તમ 30 ડિગ્રી 30 x Π 180 રેડિયન છે આ ઉદાહરણ માટે અહીં ફક્ત એક મર્યાદા છે તમે કોઈપણ મર્યાદા સેટ કરી શકો છો જેનો અર્થ છે કે હું ઝુકાવના એંગલમાં વિવિધતાને 0 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીના પગલામાં બનાવવા માંગું છું અને જુઓ કે કેવી રીતે Hot એ H0 ના સંદર્ભમાં બદલાય છે તેથી આપણે લૂપ માટે વધુ એક રજૂ કરીશું બી માટે લૂપ માટે બાહ્ય ß નમેલા એન્ગલ જે 0 થી ß મહત્તમ છે જે આ કિસ્સામાં 30 ડિગ્રી છે તે પણ અન્ય મૂલ્ય હશે અને મેં તે દ્વારા ß મહત્તમના પગલામાં 30 જે આ કિસ્સામાં એક ડિગ્રી છે તેથી દરેક એક ડિગ્રી માટે 30 ડિગ્રી સુધી શૂન્ય એક ડિગ્રી અને ચાલો અહીં લૂપનો અંત અહીં કરીએ તો લૂપનો અંત નમેલા કોણ માટે અંત છે અને આપણે વચ્ચે શું કરીએ ß ના દરેક મૂલ્ય માટે નમેલા ખૂણાના દરેક મૂલ્ય માટે તમે જોશો જો કે આમાં H0 ની જેમ ગણતરી કરીશું Hot ની ગણતરી કરવામાં આવશે અને તેનું કાવતરું કરવામાં આવશે અને પછીના મૂલ્ય ટિલ્ટ એંગલ H0 અને Hot ની ગણતરી અને કાવતરું કરવામાં આવશે અને તમે જોશો કે H0 સમાન છે ભિન્નતા નથી અને નમેલી કોણ સાથે Hot બદલાય છે અને અમે જોઈ શકીશું કે આ Hot મૂવ્સ કેવી રીતે ચાલે છે અને સંભવત ન્યુનત્તમ મૂલ્ય શું હશે હવે હું અહીં જે પરિચય કરું છું તે વર્કસ્પેસ સ્ક્રીન પર છે અમે આ પરિમાણો જોવાનું પસંદ કરીશું Hot Hot મહત્વપૂર્ણ પરિમાણોનું ન્યુનત્તમ મૂલ્ય એચ લહેર શું છે Hot નું મહત્તમ મૂલ્ય લહેરિયું કરો Hot નું ન્યૂનતમ મૂલ્ય એક ટ્રિપલ શું છે અને અમે તે લહેરિયું ઘટાડવા માગીએ છીએ કે જેથી તે આખા વર્ષ દરમિયાન શક્ય તેટલું એકરૂપ રહે ચાલો અક્ષાંશ મૂલ્ય પણ ટાઇપ કરીએ અને ચાલો નમવું કોણ પ્રદર્શિત કરીએ જે બદલાઈ રહ્યું છે અને તે એક ડિગ્રીના પગલાઓમાં બદલાઈ રહ્યું છે તો તમે જોશો હું તેને ડીગ્રી કન્વર્ટિંગમાં મૂકી રહ્યો છું અને તેને ડિગ્રીમાં મૂકી રહ્યો છું તેથી આ પ્રદર્શનની શીર્ષક રેખા હશે હું દરેક બીટા ગણતરી માટે લૂપની અંદર પણ મૂકવા માંગુ છું ન્યૂનતમ Hot ની સંખ્યા 2 શબ્દમાળા પ્રદર્શિત કરીશ મહત્તમ Hot માઇનસ મિનિટ Hot જે એચ લહેરિયું છે અક્ષાંશ કોણ છે અને ß કોણ છે ઠીક છે તો આ આપણે બચાવી શકીએ છીએ અને સંગ્રહિત કરતા પહેલા આપણે દરેક નમેલા એન્ગલ લૂપ પરિવર્તન માટે થોભો તેથી હું અહીં વિરામ મૂકીશ જેથી તમે આ સ્ક્રિપ્ટ એક્ઝેક્યુશનને રોકી શકશો અને વેવફોર્મ અવલોકન કરી શકશો તો આપણે આ બચાવી શકીએ છીએ અને તે સેવ કરેલી ફાઇલ હશે ચાલો હવે અષ્ટકને બોલાવીએ તેને ખોલીએ અને અષ્ટકની અંદર ચલાવીએ તેથી હું વર્કસ્પેસ સ્ક્રીનને સાફ કરીશ ચાલો અહીં અમારા ફોલ્ડરમાં જઈએ અને ચાલો ઇરેડ ચલાવીએ અને પછી તમે જુઓ આપણને આવું કંઈક મળશે હું હવે તેને ઓક્ટેવ સ્ક્રીનની સાથે રાખીશ તમે અહીં નિરીક્ષણ કરતા રહો છો તમે જુઓ છો કે ત્યાં એક પ્રદર્શન છે જે દેખાય છે HOT લઘુત્તમ જે આ મૂલ્ય છે અહીં લઘુત્તમ મૂલ્ય એચ લહેરિયું મહત્તમ એચ માઇનસ મીન એચ તે લહેરિયું અક્ષાંશ એંગલ 12 97 ડિગ્રી અને નમેલું કોણ શૂન્ય છે તે લૂપના પ્રથમ મૂલ્યથી શરૂ થઈ રહ્યું છે આ શૂન્ય છે અને પછીનું મૂલ્ય અવલોકન કરો કે આ અહીં આ મૂલ્યોને ટેબલમાં મૂકશે અને આ પણ બદલાશે તેથી તમે આના જેવું કંઈક જોશો અને તમે આ બંનેનું નિરીક્ષણ કરતા રહો તમે જોશો કે નમેલા કોણ વધતા જતા લહેરિયું ઓછામાં ઓછું થઈ જાય છે અને પછી વધશે તમે જોશો કે લહેરિયું કોઈ ચોક્કસ મૂલ્યથી આગળ વધવાનું શરૂ કરે છે અને તમે જોઈ શકો છો અહીં કિંમતો આ ફેશનમાં નમવું કોણ 0 થી 30 માં બદલાઈ રહ્યું છે જેની જેમ આપણે સેટ કર્યું છે તેથી એક ડિગ્રીના પગલામાં નમેલા કોણ 0 થી 30 થી બદલાતા હોય છે હવે તમે જે જોઈ શક્યા તે એચ લહેરિયું અને લઘુત્તમ H0 છે અને તમે કદાચ અહિં 10 ડિગ્રી નમેલા મૂલ્ય પર અક્ષાંશ માટે 10 ડિગ્રી નમેલા મૂલ્ય પર લગભગ 10 ડિગ્રી નમેલા મૂલ્ય પર તમે શોધી શકો છો કે લહેર લઘુતમ 0 99 છે અને મૂલ્ય ન્યૂનતમની નજીક છે લઘુત્તમ HOt નું મૂલ્ય 9 52 છે જે મહત્તમ લઘુત્તમ મૂલ્ય છે તેથી તે આપણા માટે ફાયદાકારક છે જેથી તમે સૌર પીવી પેનલ દ્વારા આ વિશિષ્ટ ઝુકાવથી વધુ મેળવી શકો તેથી આ ચોક્કસ અક્ષાંશ પર પેનલને 10 ડિગ્રીના નમેલા કોણ પર મૂકવા માટેનું આ મહત્તમ મૂલ્ય બનશે હવે અહીં ફરી આપણે વાતાવરણીય પરિસ્થિતિઓ અંગે વિચારણા કરી નથી અમે તેનો વિચાર કરીશું અને ફરીથી પાછા આવીશું પરંતુ ખ્યાલ આની જેમ છે તમે એચ Hot અને HOT ના મહત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત જુઓ છો જે એક પરિમાણ છે જે મહત્વપૂર્ણ છે અને એ પણ જુઓ કે HOT મિનિટ શું છે અને HOT લઘુત્તમ શક્ય તેટલું ઉચું હોવું જોઈએ તો આ 10 ડિગ્રી નમેલા કોણ પર આ અમારા માટે સૌથી વધુ શ્રેષ્ઠ અને સ્વીકાર્ય છે આ રીતે તમે ઇષ્ટતમ ઝુકાવ કોણ શોધી શકો છો અમે આખા વર્ષ દરમિયાન સફળતાના ઝુકાવના કોણ માટેનું પરિણામ જોયું છે પરંતુ જો તમે દરરોજ નમવું એંગલ બદલો છો કે તે સૂર્યનો શ્રેષ્ઠ રીતે સામનો કરે છે તે છે કે તમે તેને ડિક્લિનેશન ડેલ્ટા સાથે જોડો છો તો પછી તમે ઝુકાવેલ ચહેરા પર વધુ સારી ઘટના ઉર્જા મેળવશો તેથી મેં પહેલા શું કર્યું છે તે પાછલી ફાઇલને irradB m તરીકે સાચવો જેનો અર્થ છે કે તે નિશ્ચિત બીટા એમ ફાઇલ છે હું તેને સ્રોતમાં મૂકીશ જેથી તમે તેનો અભ્યાસ કરી શકો અને પછી તેનો ઉપયોગ કરી શકો અને હું અહીં ઇરેડ ફાઇલમાં એક વધુ ફેરફાર કરીશ મતલબ કે મેં નમેલા માટેનો લૂપ કાઢી નાખ્યો છે અને મેં અહીં એક લીટી બીટા અથવા નમવું કોણ Π - 𝛿 Q B બરાબર છે જ્યારે 𝛿 અક્ષાંશની બરાબર હોય જેનો અર્થ છે કે અંતમાં રેખા તે છે કે જે તે સ્થાનના અક્ષાંશથી પસાર થઈ રહી છે તો પછી ϕ - 𝛿 તે સ્થાન પર 0 હશે તે સમયે નમેલું 0 હોઈ શકે છે એટલે કે તે આડું હોઈ શકે કારણ કે સૂર્ય સીધો ઓવરહેડ થઈ જશે અને અન્ય કોઈપણ નિરાકરણ પર પેનલને સૂર્યને ટ્રેક કરવા દો તેથી આ ફેરફાર કરીને અને બધા સમીકરણો સમાન રાખીને ચાલો જોઈએ કે જ્યારે તમે ઓક્ટેવમાં સ્ક્રિપ્ટ ચલાવતા હો ત્યારે તમને શું મળશે તેથી મેં તે સાચવ્યું છે અને પછી ચાલો ઇરેડ ચલાવીએ અને જ્યારે હું તેને ઝૂમ કરું છું તેથી તમે જોશો કે બે બે વળાંક H0 ને રજૂ કરેલા વાદળી વળાંક અને Hot ને રજૂ કરેલો લીલો વળાંક ઉર્જાની ઘટના નમેલી સપાટી જો કે અહીં નમવું એંગલ દરરોજ બદલાતું રહે છે દિવસે નંબર વન પર તમારી પાસે એક નમવું કોણ છે બીજા નંબરનો બીજો નમવું કોણ છે તેથી દિવસ નંબર 365 પર બીજું નમવું કોણ છે તેથી તે સમગ્ર સૂર્યને શોધી રહ્યું છે અને તમે ઉર્જા વળાંકમાં થયેલા સુધારણાનુ અવલોકન કરો છો અને તમે જોશો કે તે ખરેખર H0 અને પાછલા નિશ્ચિત નમેલા કોણથી ખૂબ ઉંચો છે અને તમે જુઓ છો કે લઘુત્તમ Hot પોતે 10 કિલોવોટ કરતા વધારે છે દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કલાક તેથી આ તે ફાયદો છે જેનો તમે તેને દૈનિક ધોરણે ટ્રેક કરીને મેળવી શકો છો પરંતુ તે ટ્રેક કરવું મુશ્કેલ છે કારણ કે તમારે મોટરો અને તમારે તે માટે ચૂકવણી કરવાની યાંત્રિક વ્યવસ્થાને ફીટ કરવાની જરૂર છે તેથી તેને સરળ રાખવા માટે લોકો સામાન્ય રીતે એક નિશ્ચિત સેટ એન્ગલ ઝુકાવ હોય છે અને તમે જે સ્થિર કોણ ઝુકાવશો તેના પર ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરો બીજો વિકલ્પ મોસમી ઝુકાવવું છે તેથી દરેક મોસમમાં ચાલો આપણે વર્ષમાં ત્રણ કે બે વાર કહીએ કે તમે નમવું કોણ બદલી શકો છો અને તેને રાખી શકો છો અને વર્ષભર તમે ઉર્જાને વધારી શકો છો